છેલ્લી વખત આપણે પૃષ્ઠતાણ ની કેટલીક મૂળભૂત વિચારોની ચર્ચા કરી હતી અને આપણે આજે તેના વિશે ચર્ચા ચાલુ રાખીશું ચાલો આપણે પૃષ્ઠતાણ ની કેટલીક ઊપયોગીતા ને ખૂબ જ સરળ કેસ તરીકે જોઇએ તે કરવા માટે આપણે એક કેશિકા નળીનુ ઉદાહરણ લઈશું જે ત્રિજ્યામાં નાની હોય છે તે ફ્લુઈડ માં મોટા ભાગમાં ડૂબી જાય છે અને ચાલો આપણે માની લઇએ કે તે ફ્લુઈડનું પ્રારંભિક સ્તર હતું અને હવે આ કેશિકા નો ઉપયોગ કર્યા પછી આ ફ્લુઈડ કાં તો ઉપર જ્શે અથવા નીચે જશે અને આપણે જોશું કે તે ઉપર જ્શે અથવા નીચે જશે તે કોણ નક્કી કરે છે તે સમજવા માટે ચાલો આપણે ધારી લઈએ કે કેશિકા મા ફ્લુઈડ ઉપર જઇ રહ્યુ છે જો તે કેશિકા મા ઉપર જશે તો પછી તેનુ ઉપર જવા નુ શું સૂચવે છે અને તે કેટલી હદ સુધી ઉપર જવુ જોઈએ ચાલો આપણે તેનો અંદાજ કાઢાવાનો પ્રયત્ન કરીએ પ્રથમ સવાલ એ થવો જોઈએ કે તે ઉપર અથવા નીચે કેમ જવુ જોઈએ જ્યારે ત્યાં ફ્લુઈડ હોય છે ત્યારે તે પરમાણુઓનો સંગ્રહ કરે છે આ બધા પરમાણુઓ વિવિધ ક્રિયાપ્રતિક્રિયાઓને આધિન હોય છે એક પ્રકારની પરસ્પરની ક્રિયા એ સમાન પ્રકારના અણુઓ વચ્ચેના આકર્ષણની આંતર પરમાણુ શક્તિઓ છે જેને કોહેસીવ cohesive forces સુસંગત બળ કહેવામાં આવે છે અને બીજીપરસ્પરની ક્રિયા સીમા પર ના પરમાણુઓ અને પ્રવાહીના પરમાણુઓ વચ્ચે ની આંતર પરમાણુ શક્તિ છે તેથી જ્યારે તમારી પાસે તે પ્રકારની પરસ્પરની ક્રિયા હોય જેને એધેશનadhesionસંલગ્નતા તરીકે ઓળખવામાં આવે છે તેથી તે બે જુદા જુદા પ્રકારની વસ્તુ ઓ વચ્ચે હોય છે હવે જો એડહેશનસંલગ્નતા કોહેશનસુસંબદ્ધતા કરતા વધારે હોય તો તેનો અર્થ એ છે કેસપાટી અંતે ફ્લુઈડ પ્રત્યે ચોખ્ખું આકર્ષણ ધરાવે છે અને તે ફ્લુઈડને પસંદ કરે છે અગાઉ આપણે એક પરિભાષાનો ઉપયોગ કર્યો હતો જેને હાઇડ્રોફિલિક કહેવામાં આવે છે તેથી આવા પ્રકારના પાણી જેવા સબસ્ટ્રેટ્સ ને હાઇડ્રોફિલિક કહેવામાં આવે છે વધુ સારી પરિભાષા ભીનાશ છે કારણ કે જ્યારે આપણે હાઇડ્રો કહીએ તો તેનો અર્થ પાણી છે પરંતુ તે કોઈ અન્ય ફ્લુઈડ પણ હોઈ શકે છે તેથી વધુ સારી રીતે આપણે તેને ભીની સપાટીઓ કહીશુ ચાલો આપણે માની લઇએ કે ત્યાં એક ભીનુ ફ્લુઈડ છે અને તેણે આની જેમ મેનિસ્કસ ની રચના કરી છે આ મેનિસ્કસ ખૂબ જટિલ આકારનો હોઈ શકે છે પરંતુ ફક્ત સરળતા માટે ધારો કે તે ગોળાર્ધનો એક ભાગ છે અથવા તે ગોળાર્ધની ટોપી છે હવે તમે આ મેનિસ્કસના વિકાસ સાથે સંબંધિત વિવિધ બળો કયા છે તેને ઓળખવાનો પ્રયત્ન કરો આ વિશે આપણે અગાઉ ચર્ચા કરી છે તેથી જો આપણે ફરી વર્ણવીએ તો આપણી પાસે આ પ્રકારની મેનિસ્કસ હશે બીજી રીતે કહીએ તો પૃષ્ઠતાણને લીધે એક શક્તિ હશે જે પરિઘ પર લાગુ પડે છે ત્યાં આ બાજુથી દબાણ આવે છે અને ત્ત્યાં બીજી બાજુથી દબાણ આવે છે નીચેની બાજુથી અને તે મૂળરૂપે સમાન ફ્લુઈડથી ભરેલું છે જે ત્યાં જળાશયમાં પણ છે તેથી જો આપણે કહીએ કે ટોચ પર ત્યાં થોડો ગેસ અથવા વરાળ છે અને તળિયે પ્રવાહી છે તો ચાલો માની લઇએ કે આ Pl છે અને આ Pg છે તો આ રૂપરેખાંકનમાં કયું મોટુ હશે Pl અથવા Pg Pg વધારે હોવુ જોઇએ કારણ કે તેને પ્રવાહી અને તે દિશામાં પૃષ્ઠતાણના ઘટકને સંતુલિત કરવાનુ છે તેથી જો Pg એ Pl કરતા વધારે હોય જેનો અર્થ એ છે કે ત્યાં મેનિસકસ તરફ દબાણનો તફાવત છે તેથી જો ત્યા ગેસમાં વાતાવરણીય દબાણ હોય તો દેખીતી રીતે પ્રવાહીમાં દબાણ એ મેનિસકસ ની ઉપર નુ વાતાવરણીય દબાણ નથી અહી દબાણમાં તફાવત છે અને તે તફાવત તેથી જો આપણે તેને ગોળાનો ભાગ ગણીએ તો R1 R2 R થાય તેથી આપને આ રીતે મેનિસ્કસના આકારનો અંદાજ કરીએ છીએ અન્યથા તેમાં વિવિધ પ્લેનોની જેમ વળાંકની વિવિધ ત્રિજ્યાઓ હોઈ શકે છે પરંતુ આ સરળ ધારણા છે તેથી જો R1 R2 r જ્યા r એ કેશિકા નળી ની ત્રિજ્યા નથી પણ બીજુ કઇક છે r એ મેનિસ્કસના વળાંકની ત્રિજ્યા છે જે કેશિકા નળી ની ત્રિજ્યા બરાબર નથી તેથી આપણી પાસે છે દેખીતી રીતે આપણે r ને R સાથે સંબંધ જોડવા ની જરૂર છે અને તે કરવા માટે આપણી પાસે એક નાનું ભૌમિતિક રચના છે ચાલો આપણે માની લઇએ કે આ ખૂણો છે તેથી જ્યારે તમારી પાસે આ ખૂણો q હોય ત્યારે તે આ ઇન્ટરફેસના ટેન્જેન્ટ tangent સ્પર્શક દ્વારા ઉભી રેખા સાથે બનાવેલો કોણ છે તેથી તે ઇંટરફેસ ના નોર્મલ અને આડી રેખા વચ્ચેના ખૂણા ની સમાન હોવું જોઈએ તો ચાલો આપણે માની લઇએ કે તે છે જે આ નોર્મલ ની ઇંટરફેસ ના વળાંકની ત્રિજ્યાની દિશામાં છે તેથી આ લંબાઈ r છે અને આ લંબાઈ કેટલી છે આ R છે કારણ કે તેને આ નળીની મધ્ય રેખા કહે છે તેથી આ R છે તેથી તમે r ને R સાથે કેવી રીતે સંબંધિત કરો છે તેથી તેથી તેને આપણે લખી શકીએ અને એ બહારના અને અંદરના વાતાવરણ વચ્ચેનો દબાણમાં તફાવત છે બહારના વાતાવરણનુ દબાણ એ અત્યાર ના સ્તર ના દબાણ બરાબર છે તેથી જો તમે જાણતા હો કે આ સ્તર પર દબાણ શું છે તો તેના પરથી તમે આ બંનેના દબાણના તફાવત વચ્ચેના સંબંધને શોધી શકો છો અને તે દબાણ તફાવત બીજુ કંઈ નથી પરંતુ તે આ પ્રવાહી સ્તંભની હાજરીને કારણે છે તેથી માની લો કે તેની સરેરાશ ઊંચાઈ h છે આ સમીકરણ ખૂબ જ સરળ છે અને આ સમીકરણ ફક્ત ત્યારે જ માન્ય છે જ્યારે આ મેનિસ્કસ સ્થિર સંતુલનની સ્થિતિ હેઠળ હોય અને તે સ્થિર છે પરંતુ હજી પણ તે આપણને ઘણી સારી સમજ આપે છે કારણ કે તે તમને કહે છે કે જો ત્યાં કોઈ કેશિકા મા વધારો થાય છે તો આ પ્રકારની પરિસ્થિતિને આપણે કેશિકા વધારો કહીએ છીએ કારણ કે ફ્લુઈડ જળાશયમાંથી કેશિકા તરફ વધી રહ્યુ છે તેથી તે કેશિકા વધારો ઘણી બધી વસ્તુઓ દ્વારા સૂચવવામાં આવે છે અલબત્ત એક સુવિધા એ ખુણો છે જે સંપર્ક કોણ છે અને જે પ્રવાહીના સંયોજન પર આધારિત છે તેથી જો આપણે માનીએ કે એક ગ્લાસ પાણી હવાના સંયોજન માટે કદાચ આ q શૂન્યની નજીક છે તેનો અર્થ એ છે કે તેને ત્રણ જુદી જુદી અવસ્થાઓની જરૂર છે મારો સમજાવવાનો મતલબ એ છે કે કાચ એ એક નક્કર પદાર્થ છે જે કેશિકાઓની સપાટી બનાવે છે પછી તમારી પાસે અહીં પાણી છે અને કદાચ અહીં હવા છે પરંતુ જો તમે પાણીને પારા સાથે બદલો છો તો તે કંઇક અલગ હોઇ શકે છે અને શક્ય છે કે તેમાં વધારો થવાને બદલે નીચે આવે તે સંલગ્નતા અને સંયોગ બળ વચ્ચેની સ્પર્ધા દ્વારા નક્કી કરવામાં આવે છે અને છેવટે તે સંપર્ક કોણનું મૂલ્ય શું છે તેના દ્વારા પ્રગટ થાય છે તેથી તે કિસ્સામાં જો સંપર્ક કોણ 140 ડિગ્રી છે જે પારો ગ્લાસ હવા ની શક્યતાઓ જેવો હોઈ શકે છે તેથી જ્યારે તમારી પાસે આ છે એનો અર્થ એ છે કે તમને તે થીટા આ શ્રેણીમાં હશે તો સ્પષ્ઠપણે મળશે h નકારાત્મક છે તેનો અર્થ એ છે કે ઉપર જવાને બદલે તે નીચે જશે અને મેનિસ્કસનો આકાર પણ વિરોધી વળાંકવાળો હશે અન્ય અગત્યનું પરિબળ જે નિર્ણાયક પરિબળોમાંનું એક છે તે છે R અને જો R મોટો હોય તો પણ સંપર્ક કોણ ગમે તે હોય પણ આ અસર ઓછી હશે અને વર્ચ્યુઅલી અવ્યવહારુ હશે તે જ સમયે જો R ખૂબ જ નાનો હોય તો h ખૂબ મોટો હોઈ શકે છે આપણે પ્રકૃતિમાં આવા ઉદાહરણો ખૂબ સરસ રીતે મેળવીએ છીએ જો તમારી પાસે ઝાડ હોય તો આ ઝાડ જમીનમાંથી પાણી શોષી લે છે ત્યાં કોઈ પંપ નથી પણ પ્રકૃતિની રીતે ફ્લુઈડ મૂળમાંથી ઉપરના પાંદડા અને ડાળીઓ સુધી પહોંચે છે અને તમે જોશો કે ઊંચા ઝાડ પણ જમીનમાંથી પોષણ મેળવે છે તેથી જ્યારે તેઓ ફ્લુઈડ માધ્યમ દ્વારા પરિવહન થાય છે તો તેને જૈવિક પરિભાષાની દ્રષ્ટિએ સત્વની સહમતી કહેવાય છે તે આ રીતે ઉપર તરફ જાય છે અને તે આટલી વિશાળ ઊંચાઇને આવરી લે છે અને તે પણ ફક્ત R નાનો છે તે ધ્યાનમાં લઇને તેથી તે ખરેખર ખૂબ જ સાંકડી કેશિકાઓ છે અને પછી તે કેશિકાઓ પંપની જેમ કાર્ય કરે છે તેથી ફક્ત પૃષ્ઠતાણને લીધે તે વિશાળ ઉંચાઇ પર પરિવહન કરી શકે છે અને તે પ્રકારની સુંદર રચના પ્રકૃતિમાં પ્રવર્તે છે અને તેનાથી મોટા વૃક્ષો પોતાનું જીવન ટકાવી રાખે છે હવે આનાથી થોડો ફેરફાર કરવા માટે ચાલો આપણે એક ઉદાહરણ ધ્યાનમાં લઈએ તમારી પાસે એક ફ્લુઇડ તરીકે માત્ર પ્રવાહી અને બીજા ફ્લુઇડ તરીકે ગેસ ન હોય પરંતુ કદાચ તે બંને ફ્લુઇડ પ્રવાહી હોય છે અને તે અવ્યવસ્થિત હોય છે જો તે વ્યવસ્થિત પ્રવાહી છે તો દેખીતી રીતે જ્યારે તમે તેમને એક સાથે મુકો છો ત્યારે તેઓ એકબીજા સાથે ભળી જશે અને સ્પષ્ટ મેનિસ્કસ નહીં રચાય પરંતુ જો તેઓ એકબીજા સાથે ભળતા ન હોય તો ત્યાં સ્પષ્ટ મેનિસ્કસ રચાય છે તેથી આ ઉદાહરણમાં આપણે એ જોવાનો પ્રયત્ન કરીશું કે જો ત્યાં બે જુદા જુદા ફ્લુઈડ છે કે જે બાજુ બાજુમાં છે અને પછી આ બે જુદા જુદા પ્રવાહી એક કેશિકા નળીમાં મૂકવામાં આવે તો પૃષ્ઠતાણથી ચાલતા પ્રવાહ પરિવહનને પરિણામે જે સમગ્ર કોલમ બનાવવામાં આવે છે તે એક છેડેથી બીજા છેડા તરફ આગળ વધી શકે છે અને આપણે અહીં આવું જ એક ઉદાહરણ જોઈએ છીએ તેથી ત્યાં બે અલગ અલગ ફ્લુઇડ હશે તે પ્રવાહી પહેલાથી જ મૂકવામાં આવ્યા છે અને જુઓ કે તે જાદુઈ રીતે આગળ વધે છે ત્યાં કોઇ પંપ અથવા ત્યાં કોઈ અન્ય ડ્રાઇવિંગ ફોર્સ નથી જે ગતિને પ્રેરિત કરવા માટે હોય છે અહીં આપણે સૌ પ્રથમ સંતુલન વિશે જે ગતિ વિચારી રહ્યા છીએ તેની ચિંતા નહીં કરીએ તો ચાલો આવો એક કેસનો વિચાર કરીએ પરંતુ તેમા તે ફરતુ નથી પણ બે જુદા જુદા પ્રવાહી છે જે મેનિસ્કસને સંતુલનમાં રાખે છે તેથી ચાલો આપણે માનીએ કે તમારી પાસે કેશિકા નળી છે કેશિકા નળીમાં હવે તમારી પાસે બે પ્રવાહી છે જેની ઉપર તમારી પાસે પાણી છે અને તળિયે તમારી પાસે પારો છે આપેલ નળી નો પદાર્થ કાચ છે તે આ ખાસ મેનિસ્કસના આકાર જેવો છે બહારનો ભાગ પારા થી ભરાયો છે તેથી બહારના ભાગ મા પારો છે અને અંદરથી પાણી રેડવામાં આવ્યુ છે હવે તમે મેનિસ્કસ પર ધ્યાન કેન્દ્રિત કરો આપણે માની લઇએ કે આ ઉંચાઇથી પાણી રેડવામાં આવી રહ્યું છે અને ઉપરના સ્તરથી મેનિસ્કસનું ડિપ્રેસન થઇ રહ્યું છે તો ચાલો આપણે માની લઇએ કે આ h છે ફરીથી જ્યારે તમે આટલું સરળ વિશ્લેષણ જોશો ત્યારે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે આના ઘણા બધા અંદાજાઓ છે જ્યારે હું કહું છું કે આ ઉંચાઈ h છે તો સ્પષ્ટપણે તેની કોઈ મતલબ નથી કારણ કે જ્યારે આપણે દબાણ તફાવતની ગણતરી કરીએ છીએ ત્યારે આપણે ઉંચાઈને એક છેડાથી બીજા છેડા તરફ અવગણીએ છીએ જુઓ જ્યારે પણ આપણે અહીં દબાણ તફાવતની ગણતરી કરીએ ત્યારે અને h ને આપણે કેટલીક સરેરાશ ઉંચાઈ ધારીએ છીએ જેને આપણે સંભવિત કેન્દ્ર તરીકે ગણીશુ અને તેને આપણે સંદર્ભ તરીકે લીધું છે પરંતુ તે ખરેખર એક સમાન ઉંચાઈ નથી આખા મેનિસ્કસની ઉંચાઈમાં વિવિધતા હોય છે અને તેમાંનો એક અંદાજ એવો હોઈ શકે છે કે આને ઉંચાઈ તરીકે ન વાપરો પરંતુ કેન્દ્રની રેખા ને વાપરો જે આપણે બીજા દાખલામાં કર્યું હતું તેથીઆને h તરીકે લો આમાં શું ભૂલ છે જ્યારે તમે આને h તરીકે ધ્યાનમાં લેતા હોવ અને તમે આ આકૃતિનો સંદર્ભ લો છો તો તમે શેડેડ વોલ્યુમની અવગણના કરી રહ્યા છો તેથી શેડવાળા વોલ્યુમનો આમા ફાળો છે અસરકારક રીતે જો તમે જોશો કે તે પ્રવાહીના જથ્થાનું વજન જે છે એ પૃષ્ઠતાણ અને દબાણના તફાવતને ટકાવી રાખે છે અને આ શેડવાળા વોલ્યુમની પણ પોતાની ભૂમિકા હોય છે તેને ફક્ત એક અંદાજ દ્વારા આપણે તેની અવગણના કરીએ છીએ એવા કિસ્સાઓ હોઈ શકે છે જ્યારે આ કેટલીક નોંધપાત્ર ભૂલને જન્મ આપે છે અને સદભાગ્યે મોટાભાગના કિસ્સાઓમાં તે તેટલી ભૂલને જન્મ આપતો નથી તેથી તે વ્યવહારિક અંદાજ તરીકે બરાબર છે હવે જો તમે આ સપાટીને ધ્યાનમાં લો અને તે જોવાનો પ્રયાસ કરો તો કયા પ્રકારનાં બળો સપાટી પર કાર્યરત છે તમે પૃષ્ઠતાણ બળનું મૂલ્યાંકન કરી શકો છો જે તમે અગાઉના ઉદાહરણમાં કર્યું હતું તેથી જ્યારે તમે સંપર્ક કોણ પર વિચારણા કરી રહ્યાં છો ત્યારે આપણને ગ્લાસ સાથે પારા દ્વારા બનાવવામાં આવતા કોણ વિશે રસ છે તેથી આને આની સાપેક્ષમા માપવામાં આવે છે તેથી આ મૂળભૂત રીતે 𝛳 છે તેથીવ્યાખ્યા માટેનું સાઇન કોન્વેન્શન કયુ છે એ જોવાનું મહત્વનું છે તેથી જ્યારે આપણે પારાનો ઉલ્લેખ કરી રહ્યા હોઈએ ત્યારે તે પારો ડોમેનની અંદરના નક્કરમાંથી હોવો જોઈએ જે રીતે ત્યાં કોણ હોય છે અન્યથા અલગ સંકેત 1800 𝛳 સાથે આપણે તેને સંપર્ક કોણ પર અસરની સમકક્ષ રજૂઆત તરીકે લીધું છે તેથી આ ખૂણો 1800 𝛳 હશે અને બળ સંતુલન લખવા માટે તે ખુણો ઉપયોગી થશે તેથી અહીં સમાન સૂત્ર લાગુ થશે તેથી હવે દબાણ કઈ બાજુ વધારે હશે પારા તરફ કે પાણી તરફ વિદ્યાર્થી પારા તરફ અને તમે તે દબાણના તફાવતની ગણતરી કેવી રીતે કરી શકો જ્યારે તમે પાણીની બાજુનો વિચાર કરો છો ત્યારે તે મૂળરૂપે છે જે પાણીના સ્તંભની ઉંચાઇ છે જ્યારે તમે પારાની બાજુને ધ્યાનમાં લો ત્યારે તે છે એ આ કિસ્સામાં સ્પષ્ટપણે ઉંડાણ છે જે આ થેટા દ્વારા પ્રેરિત કરવામાં આવ્યુ છે જે ઉદાહરણ તરીકે આશરે 1400 છે તેથી જો તમે પૃષ્ઠતાણના ગુણાંકને જાણો છો તો પછી તેને આ સમીકરણમાં મૂકવું શક્ય છે અને આ શરતો હેઠળ h કેટલો હોવો જોઈએ ફરીથી આના ઘણી ધારણાઓ છે પરંતુ તે એક પ્રકારનો ખ્યાલ આપે છે કે કેશિકાઓ ઉપર અથવા નીચે જવા માટેનો અંદાજ શું હોવો જોઈએ સપાટીના તણાવ સાથે મેનિસ્કસની ગતિશીલ પ્રકૃતિ પણ હોઇ શકે છે અને જ્યારે તમે મેનિસ્કસની ગતિશીલ પ્રકૃતિ ધરાવતા હો ત્યારે એવું નથી હોતું કે તમારે ફક્ત આ પ્રકારનાં સંતુલનને ઇન્ટરફેસમાં ધ્યાનમાં લેવું જોઈએ તમારે એકની ગતિશીલ પ્રકૃતિ ધ્યાનમાં લેવી જોઈએ કારણ કે તે બીજા ફ્લુઈડને વિસ્થાપિત કરી રહ્યું છે અને કેશિકામાં આગળ વધી રહ્યું છે આ પ્રક્રિયામાં ઘણી વસ્તુઓ હોઈ શકે છે સ્થિર સ્થિતિમાં આપણો સંપર્ક કોણ સ્થિર હોય છે ગતિશીલ સ્થિતિમાં આ સંપર્ક કોણ બદલાઇ શકે છે અને આ સંપર્ક કોણનો ફેરફાર તે બળોની ગતિશીલ પ્રકૃતિને લીધે હોઈ શકે છે જે સિસ્ટમ પર કાર્ય કરે છે આવા બળ મા નો એક બળ સ્નિગ્ધ બળ છે તો પછી તમારી પાસે ગતિશીલ વિકસિત વાન ડેર વાલના બળની પરસ્પર ક્રિયા પણ છે તેથી આંતરક્રિયાના બધા બળ હોવા શક્ય છે જે અચલ ના હોય પરંતુ તે ગતિશીલ રીતે વિકસિત થઈ રહ્યાં છે કારણ કે મેનિસ્કસ બદલાતું રહે છે કારણ કે મેનિસ્કસનો આકાર બદલાતો રહે છે તમારી પાસે પરમાણુઓની જુદી જુદી ગોઠવણીઓ દિવાલ ની નજીક છે અને તે ગતિશીલ રીતે વિવિધ સંપર્ક કોણ ને જન્મ આપી શકે છે તેથી આપણે આ કેસોમાં જે સંપર્ક કોણ નો ઉલ્લેખ કરી રહ્યા છીએ તે સામાન્ય રીતે સ્ટેટિક કોન્ટેક્ટ એન્ગલ તરીકે ઓળખાય છે પરંતુ જ્યારે ગતિશીલતા વિકસતી હોય છે ત્યારે એક ગતિશીલ સંપર્ક કોણ હોઈ શકે છે જે લાગતા વિવિધ બળોના સંબંધિત આંતરક્રિયા પર આધારીત છે અને ગતિશીલ સ્થિતિમાં આ પ્રકારની કેશિકાઓનુ ઉન્નતીકરણ સૂચવતા બે મહત્વપૂર્ણ બળો પૃષ્ઠતાણ અને વીસ્કસ બળ છે તેથી ગતિશીલ રીતે વિકસેલા સંપર્ક કોણ ને નિર્ધારિત કરવા માટે તેમના સંબંધિત ઇન્ટરપ્લેની મજબૂત ભૂમિકા છે સપાટીની રફનેસની પણ મહત્વની ભૂમિકા છે કારણ કે તે સપાટીની નજીકના યોગ્ય આંતરક્રિયાઓ ને નિર્ધારિત કરે છે તેથી ત્યાં ખૂબ જ સમૃદ્ધ ભૌતિકશાસ્ત્ર છે જે ગતિશીલ સ્થિતિમાં ઇન્ટરફેસની નજીક થાય છે અને આ મૂળભૂત અભ્યાસ તેના પર ધ્યાન કેન્દ્રિત કરતો નથી તે માત્ર એક વિચાર આપે છે કે જો તે સ્થિર સ્થિતિ છે તો પૃષ્ઠતાણનું પરિણામ શું હોઈ શકે છે પરંતુ ઓછામાં ઓછું તે આપણને એક એવો ખ્યાલ આપે છે કે પૃષ્ઠતાણ એ નાના પાયે એક ખૂબ જ મહત્વપૂર્ણ બળ હોઈ શકે છે અને ત્રિજ્યા જેમ નાની થતી જાય છે તેમ તેની અસર વધુ અને વધુ પ્રબળ થાય છે